તેથી R નો ઉપયોગ કરીને સરળ રેખીય રીગ્રેસનના અમલીકરણ પરના બીજા વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે છેલ્લા વ્યાખ્યાનમાં આપણે જોયું કે ટેક્સ્ટ ફાઇલમાંથી ડેટા કેવી રીતે વાંચવો ડેટાને કેવી રીતે કલ્પના કરવી રેખીય મોડેલ કેવી રીતે બનાવવો અને અર્થઘટન કેવી રીતે કરવું તે આ વ્યાખ્યાનમાં આપણે સરળ રેખીય રીગ્રેસન મોડેલ નક્કી કરવા તરફ ધ્યાન આપીશું તેના ભાગ રૂપે આપણે રેખીય મોડેલમાં નોંધપાત્ર ગુણાંક કેવી રીતે ઓળખવા તે પણ જોવા જઈશું હવે ચાલો આપણે મોડેલ નક્કી કરવાથી પ્રારંભ કરીએ તેથી કેટલાક પ્રશ્નો છે જેનો આપણે મોડેલ નક્કી કરવા જતા પહેલા જવાબ આપવાની જરૂર છે મોડેલ બનાવ્યા પછી આપણે પહેલા તપાસવાની જરૂર છે કે આપણું રેખીય મોડેલ કેટલું સારું છે હવે આપણે રેખીય મોડેલમાં કયા ગુણાંક નોંધપાત્ર છે તે ઓળખવાની જરૂર છે હવે જો તમારી પાસે બહુવિધ સ્વતંત્ર ચલો છે તો પછી આપણે તે પણ ઓળખવાની જરૂર છે કે તેમાંથી કયા મહત્વપૂર્ણ છે આપણે એ જાણવાની પણ જરૂર છે કે આપણે મોડેલને આગળ વધારી શકીએ આના ભાગ રૂપે આપણે ડેટામાં કોઈ ખરાબ માપદંડ છે તે જોવા જઈશું તેથી ખરાબ માપદંડો દ્વારા આપણો અર્થ એ છે કે ડેટામાં કોઈ અન્ય આઉટલિઅર્સ છે જે મોડેલને અસર કરી શકે છે આ પ્રશ્ન એકલા આગળના વ્યાખ્યાનમાં સંભાળવામાં આવશે તો ચાલો જોઈએ કે પહેલા બે પ્રશ્નોના જવાબો કેવી રીતે આપવું હવે પહેલાનાં વ્યાખ્યાનથી આપણે સારાંશ કેવી રીતે જોવું તે જોયું હવે તેનું અર્થઘટન કેવી રીતે કરવું તે પણ આપણે જાણીએ છીએ હવે આ પ્રથમ સારાંશનો ભાવાર્થ છે કે જ્યારે તમે કમાન્ડ ચલાવો ત્યારે તમને મળે છે તેથી મેં ડેટા બોન્ડ્સમાંથી કૂપનરેટ સાથે બિડપ્રાઇસને દાખલ કરી હતી અને બોન્ડસ્મોડ મારું રેખીય મોડેલ હતું મારી પાસે અહીં અંદાજ પણ છે જે ઇન્ટરસેપ્ટ અને સ્લોપ સિવાય કંઈ નથી તેથી ચાલો આપણે મોડેલ નક્કી કરવાના પ્રથમ સ્તરે જોઈએ તેથી R સ્ક્વેર્ડ મૂલ્યનો ઉપયોગ કરીને મોડેલ નક્કી કરવાનું પ્રથમ સ્તર કર્યું હવે જો તમે પાછા જાઓ અને જુઓ આપણા મોડેલ માટે R સ્ક્વેર્ડ મૂલ્ય 0 7516 છે હવે આ 1 ની ખૂબ નજીક છે જોકે બહુ નજીક નથી પરંતુ તે હજી પણ 1 ની નજીક છે તેથી આપણે એમ કહી શકીએ કે હા આપણે જે મોડેલ બનાવ્યું છે તે વ્યાજબી છે પરંતુ ખરેખર સારું નથી તે આપણને એ ધારણા પણ કહે છે કે આપણે શરૂઆતમાં જ શરૂ કરી હતી x અને y વચ્ચે રેખીય સંબંધ છે આપણે પૂર્વધારણા પરીક્ષણ પણ જોવા જઈ રહ્યા છીએ તેના ભાગ રૂપે આપણે ગુણાંક અને પછી સંપૂર્ણ અને ઘટાડેલા મોડેલ પરની પૂર્વધારણા પરીક્ષણ તરફ ધ્યાન આપવાનું છે હવે ચાલો જોઈએ કે આ સંપૂર્ણ અને ઘટાડો મોડેલ શું છે તો ચાલો પહેલા ગુણાંક પર પૂર્વધારણા પરીક્ષણ કરીએ તેથી તપાસ કરવા માટે જો તમારું રેખીય મોડેલ સારું છે આપણે ચકાસી શકીએ કે અંદાજ β̂ 1 જે સ્લોપ છે તે નોંધપાત્ર છે કે નહીં તેથી મારી નલ પૂર્વધારણા છે β̂ 1 જે સ્લોપ 0 છે તેથી આનો અર્થ એ છે કે ŷi જે મારું આગાહી કરેલ મૂલ્ય β̂0 છે જે ઇન્ટરસેપ્ટ εi છે આપણે પહેલાનાં વ્યાખ્યાનમાં પણ શીખ્યા કે આ εi એ રેસિડયુઅલ છે હવે આ મારું ઘટતું મોડેલ બની ગયું છે ત્યારથી મારું સ્લોપ 0 તેથી આ કિસ્સામાં વૈકલ્પિક પૂર્વધારણા શું હશે તેથી મારી વૈકલ્પિક પૂર્વધારણા તે છે કે β̂ 1 0 અને મારું ŷi જે આગાહી કરેલ મૂલ્ય β̂₀ β̂ 1xi ε i છે હવે આ મારું પૂર્ણ મોડેલ બની ગયું છે સ્લોપ નોંધપાત્ર છે કે કેમ તે ચકાસવા માટે કોન્ફિડન્સ ઈન્ટર્વલની ગણતરી કરવામાં આવે છે હવે આ પરીક્ષા બે બાજુની કસોટી છે કારણ કે આપણે β̂ 1 0 અથવા 0 જોઈએ છે 95 ટકા કોન્ફિડન્સ સ્તર પર એટલે કે α 5 ટકા આપણને 2 0345 ની નિર્ણાયક કિંમત મળે છે હવે ચાલો જોઈએ કે આ નિર્ણાયક મૂલ્યની ગણતરી કેવી રીતે કરવી તેથી આપણે જાણીએ છીએ કે α 0 05 અને અહીં n તમારા ડેટામાં અવલોકનોની સંખ્યા છે હવે આ કિસ્સામાં મારે 35 અવલોકનો છે p મારા સ્વતંત્ર ચલોની સંખ્યા બની જાય છે અહીં મારી પાસે ફક્ત એક જ સ્વતંત્ર ચલ છે તેથી હવે આપણે સ્ટેટિસ્ટિક મોડ્યુલથી જાણીએ છીએ કે t વિતરણમાંથી t માટે ક્વોન્ટિલ્સની ગણતરી કેવી રીતે કરવી હવે હું p 1 α ને 2 આપી શકું કારણ કે તે એક બે બાજુની કસોટી છે અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમની સંખ્યા n p 1 તરીકે આપવામાં આવે છે તેથી આ કમાન્ડ R માં અંદર જ છે તમારે ફક્ત ઇનપુટ્સ આપવાની જરૂર છે તમારે p અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ પૂરા પાડવાની જરૂર છે આ કરી લીધા પછી આપણને ક્વોન્ટાઇલ્સ 2 03 થવા મળે છે તેથી આ નિર્ણાયક મૂલ્ય છે જેને આપણે કોન્ફિડન્સ ઈન્ટર્વલની ગણતરી કરવા માટે વાપરીશું હવે આપણે અગાઉ સારાંશથી જોયું હતું કે સ્લોપ જે β̂ 1 3 0661 સિવાય કંઈ નથી અને તેની સાથે સંકળાયેલ પ્રમાણભૂત વિચલન 0 3068 હતું તેથી કોન્ફિડન્સ ઈન્ટર્વલને પ્રમાણભૂત એરરમાં અંદાજિત અથવા નિર્ણાયક મૂલ્ય તરીકે ગણતરી કરવામાં આવે છે તેથી આમ કરીને આપણે નીચા બાઉન્ડને 2 44 અને ઉપલા બાઉન્ડને 3 69 તરીકે મેળવીશું તેથી હવે આપણે જાણીએ છીએ કે આ અંતરાલ 0 નો સમાવેશ કરતું નથી એટલે કે અંતરાલમાં ગમે ત્યાં મારી પાસે 0 હોતું નથી તેથી આ પોતે જ આ હકીકતનો સૂચક છે કે મારું β̂ 1 જે સ્લોપ છે તે નોંધપાત્ર છે ચાલો હવે આપણે મોડેલો પર એક પૂર્વધારણા પરીક્ષણ કરીએ તેથી આવું કરવા માટે આપણે F સ્ટેટિસ્ટિક ઉપયોગ કરીએ છીએ તેથી ચાલો પાછા જઈએ અને F સ્ટેટિસ્ટિક શું છે તે ફરી જોઈએ તેથી F સ્ટેટિસ્ટિક કંઈ નથી પરંતુ મારા સમ સ્ક્વેર્ડ રેસિડયુઅલ માટે છેદ માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ દ્વારા સમ સ્ક્વેર એરર દ્વારા વિભાજિત કરવામાં આવે છે તેથી સમ સ્ક્વેર્ડ રેસિડયુઅલ માટે આપણે જાણીએ છીએ કે તે ŷi y ના સંપૂર્ણ વર્ગના સરવાળાનું સ્વરૂપ છે તેથી મારી પાસે ફક્ત એક જ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે કારણ કે હું તેની ગણતરી કરવા માટે ફક્ત એક જ પરિમાણનો ઉપયોગ કરી રહ્યો છું જ્યારે સમ સ્ક્વેર એરર માટે તે yi ŷi2 નો સરવાળો છે હવે હું તેની ગણતરી માટે બે પરિમાણો વાપરી રહ્યો છું તેથી ડિગ્રીઝ ઓફ ફ્રીડમમાં 2 દ્વારા ઘટાડો થયો છે તેથી મારી પાસે n 2 તરીકેનો છેદ છે તેથી તમે કેવી રીતે સમ સ્ક્વેર એરરની ગણતરી કરી શકો છો તેથી હું મારા yiનો સરવાળો કરું છું જે બિડપ્રાઇસ bondsBidPrice સિવાય બીજું કંઈ નથી મારી પાસે ફીટ કરેલા મૂલ્યો છે અને હું તેની સરેરાશ જાણું છું કે બિડપ્રાઇસની y છે હું તે ભાગનો વર્ગ કરું છું અને તેનો સરવાળો કરું છું હવે આપણે જાણીએ છીએ કે ડેટામાંથી મારી પાસે અવલોકનોની સંખ્યા 35 છે તેથી સૂત્રોમાંથી આપણે જાણીએ છીએ કે આપણું F સ્ટેટિસ્ટિક એ SSR બાય SSE into ઈનટુ n 2 તરીકે ગણવામાં આવે છે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ n 2 અંશ પર જાય છે અને આપણને F સ્ટેટિસ્ટિક 99 87 મળે છે હવે આ F સ્ટેટિસ્ટિક એ સારાંશ દ્વારા પરત કરવામાં આવે છે જે સારાંશની છેલ્લી લાઈનમાં આપવામાં આવે છે તો ચાલો જોઈએ કે આ બે પરીક્ષણોમાંથી આપણે કયા નિષ્કર્ષ કાઢી શકીએ આપણે F સ્ટેટિસ્ટિકકોષ્ટક 1 અને 3 માંથી જાણીએ છીએ 5 ટકા મહત્વના સ્તરે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 4 આપણે જે અવલોકન કરીએ છીએ તે 99 87 એ 1 અને 33 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ પર છે હવે આ સૈદ્ધાંતિક મૂલ્ય કરતા વધારે છે જે આપણે વિતરણમાંથી મેળવીએ છીએ તેથી હવે આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ તેથી આપણે જાણીએ છીએ કે આપણે નલ પૂર્વધારણાને નકારી શકીએ કારણ કે કોન્ફિડન્સ ઈન્ટર્વલમાં 0 નો સમાવેશ થતો નથી અને તેથી β̂ 1 જે સ્લોપ છે તે પણ નોંધપાત્ર છે તેથી આ વ્યાખ્યાનમાં આપણે જોયું કે મોડેલનું મૂલ્યાંકન કેવી રીતે કરવું આપણે એ પણ જોયું કે મોડેલનું મૂલ્યાંકન કરતી વખતે સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા આપણે એ પણ જોયું કે નોંધપાત્ર ગુણાંકને કેવી રીતે ઓળખવું હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આઉટલિઅર્સને કેવી રીતે ઓળખવું અને મોડેલને કેવી રીતે સુધારવું તે જોઈશું